આ ચોક્કસ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અગાઉના મોડ્યુલોમાં આપણે શું જોયું છે આપણે જોયું છે કે SU 8 વેલ માં ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ કેવી રીતે બનાવવું અને ગેસ સેન્સર કેવી રીતે બનાવવું બંને કિસ્સાઓમાં વિચાર એ હતો કે માઇક્રો ફેબ્રિકેશન પ્રક્રિયા શું છે તે આપણે સમજીએ છીએ જો તમે બંને ઉપકરણોમાં જોયું હોય તો પ્રારંભિક વેફર સિલિકોન હતી અને તે સિલિકોન વેફર પર આપણે સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડ્યા હતા આ સિલિકોન ડાયોક્સાઈડ ઉગાડવા માટે કઈ પ્રક્રિયા છે અથવા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે આપણે MOSFET બનાવવાના છીએ ત્યારે સિલિકોન ડાયોક્સાઈડનો ખરેખર ઉપયોગ થાય છે કે કેમ બીજો પ્રશ્ન એ છે કે જો સિલિકોન ડાયોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે તો MOSFETs ના કયા ભાગમાં આપણે સિલિકોન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી શકીએ આપણે સમજવું પડશે કે સિલિકોન ડાયોક્સાઈડ ઉગાડવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે જ્યારે તમે પ્રક્રિયાના પ્રવાહ વિશે વાત કરો ત્યારે મેં તમને કેટલીક શરતો સમજવા અને યાદ રાખવા કહ્યું હતું એક શું તમારી પાસે સબસ્ટ્રેટ છે આપણે વિવિધ પ્રકારના સબસ્ટ્રેટ્સ જોયા છે બીજો એક છે આપણે સિલિકોન ડાયોક્સાઈડ વધારી રહ્યા છીએ બીજો ધાતુ જમા કરી રહ્યો છે બીજો એક સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ છે અને પછી ફોટોરેસિસ્ટ વિકસાવી રહ્યો છે ત્યાં UV એક્સપોઝર છે પછી ત્યાં ધાતુની કોતરણી હતી અને છેલ્લે ફોટોરેસિસ્ટની ટ્રિપિંગ આ કેટલીક શરતો છે જે આપણે યાદ રાખવાની છે કારણ કે જ્યારે તમે માઇક્રો ફેબ્રિકેશનને સમજો છો ત્યારે આ વાસ્તવિક તકનીકી શબ્દો છે એમ કહીને ચાલો જોઈએ કે આજે આપણે શું કરવા જઈ રહ્યા છીએ આજે આપણે થર્મલ ઓક્સિડેશન પ્રક્રિયા વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે સ્ક્રીન પર પાછા આવો અને જો તમે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો કે અત્યાર સુધી આપણી પાસે 2 ઉપકરણો છે એક SU 8 વેલમાં ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે આપણે જોઈએ છીએ કે સિલિકોન સબસ્ટ્રેટ છે અને સિલિકોન ડાયોક્સાઈડ છે આ SU 8 છે આ પ્રથમ ઉપકરણને 1 નંબર આપવામાં આવ્યું છે બીજું ઉપકરણ માઇક્રો હીટર સાથે સેન્સર છે જેના પર ઇન્સ્યુલેટર હતું જેના પર ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ હતા જેના પર સેન્સિંગ ફિલ્મ હતી સ્લાઇડનો સંદર્ભ લો આ તમારા ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ માઇક્રો હીટર સિલિકોન સિલિકોન ડાયોક્સાઇડ છે અને આ ડાયાફ્રેમ છે આ બાયો સેન્સર છે આ MEMS આધારિત સેન્સર છે કારણ કે આપણે આ વિસ્તારને અહીં કોતર્યો છે જ્યારે આપણે આટલું વધારે કોતરીએ છીએ ત્યારે આપણે મશીનિંગ કરીએ છીએ જો તમે વર્કશોપમાં જાઓ છો અને જો તમે ધાતુમાંથી આટલી સામગ્રી દૂર કરવા માંગો છો જે અહીં બતાવવામાં આવી છે તો આપણે તે ભાગને મશીન બનાવી શકીએ છીએ અહીં આપણે માઇક્રો સ્કેલ પર મશીનિંગ કરી રહ્યા છીએ તેથી તેને માઇક્રો મશીનિંગ પણ કહેવામાં આવે છે હું અહીં જે મુદ્દો બનાવી રહ્યો છું તે એ છે કે બંને કિસ્સાઓમાં એક વસ્તુ જે આપણે જોઈ છે તે છે સિલિકોન ડાયોક્સાઈડ જે સબસ્ટ્રેટ પર ઉગાડવામાં આવે છે સબસ્ટ્રેટ સિલિકોન છે હવે આપણે જોઈએ છીએ કે આપણે સિલિકોન ડાયોક્સાઈડ કેવી રીતે ઉગાડી શકીએ હવે તમે જુઓ છો કે આપણે ઇન્ટિગ્રેટ સર્કિટને સમજવા તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણે MOSFET કેવી રીતે બનાવી શકીએ પછી આપણે op amp પર જઈશું અને પછી આપણે તેમની એપ્લીકેશન જોઈશું ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ ની જુદી જુદી એપ્લીકેશન દર્શાવતા તમારા માટે મારી પાસે ઘણા પ્રયોગો છે હું તમને એ પણ બતાવીશ કે MOSFET op amp કેવું દેખાય છે અને વાસ્તવમાં op amp ના ઉપયોગને દર્શાવવા માટે આપણને કયા પ્રકારના સાધનોની જરૂર છે ભલે તે ઓસિલેટર હોય કે મલ્ટી વાઇબ્રેટર આપણે op amp ની લાક્ષણિકતાઓની પણ ચર્ચા કરીશું જેમ કે ઓફસેટ ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ બાયસ કરંટ ઇનપુટ ઓફસેટ કરંટ વગેરે આપણે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ કોન્સેપ્ટ ને સમજીશું અને ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર્સ અને ફિલ્ટર્સ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે પણ વાત કરીશું ઘણા પ્રકારના ફિલ્ટર છે લો પાસ ફિલ્ટર હાઇ પાસ ફિલ્ટર બેન્ડ પાસ ફિલ્ટર બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જે પ્રયોગના ભાગરૂપે મારી પાસે છે જે હું તમને બતાવીશ આ તમને સમજવામાં મદદ કરશે કે આપણે ઇન્ટિગ્રેટ સર્કિટની માહિતી કેવી રીતે લાગુ કરી શકીએ MOSFETs અને op amps વાસ્તવિક પ્રકારના સર્કિટમાં અને તમે ખરેખર સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકો છો અને તમે સર્કિટને કેવી રીતે ચકાસી શકો છો તે પ્રયોગ શ્રેણી નો એક ભાગ હશે જે આ ચોક્કસ અભ્યાસક્રમનો એક ભાગ છે જ્યાં તમે માત્ર MOSFET બનાવવાની પ્રક્રિયાના પ્રવાહની મૂળભૂત બાબતો જ શીખી શકશો નહીં પણ op amps અને તેની એપ્લીકેશન ને પણ સમજી શકશો આ ચોક્કસ વ્યાખ્યાન પર પાછા આવીને આપણે થર્મલ ઓક્સિડેશન ની તપાસ કરીશું આગામી 2 લેક્ચર્સમાં આપણે ફેબ્રિકેશન ભાગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું અને અન્ય કોઈ 2 લેક્ચર્સના અંતની આસપાસ શું તમે સમજી શકશો કે તમે MOSFET કેવી રીતે બનાવી શકો છો અથવા ઓછામાં ઓછું MOSFET બનાવવાની પ્રક્રિયાનો પ્રવાહ દોરી શકો છો તેથી ચાલો આપણે અહીં જોઈએ કે આપણે કયા પ્રકારનું થર્મલ ઓક્સિડેશન કરી શકીએ છીએ

પ્રથમ વસ્તુ જે આપણે જોઈએ છીએ તે છે કે IC ઉદ્યોગમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઉદ્યોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઉદ્યોગમાં આપણે શોધીએ છીએ કે ઓક્સાઇડની જાડાઈના આધારે તમારી પાસે વિવિધ એપ્લિકેશન્સ છે જો તમે સ્ક્રીન જુઓ છો તો તમે જોશો કે જો તમે થર્મલ ઓક્સિડેશન અથવા SiO2 નો ઉપયોગ કરવા માંગતા હો તો તમે તેને થર્મલ ઓક્સાઇડ તરીકે અથવા ભરેલા ઓક્સાઇડ તરીકે ઉપયોગ કરી શકો છો જો તમારી જાડાઈ 1 માઇક્રોન ની આસપાસ હોય જો જાડાઈ 0 1 માઇક્રોમીટર ની આસપાસ હોય તો તમે માસ્કિંગ ઓક્સાઇડ તરીકે ઉપયોગ કરી શકો છો આપણે ફેબ્રિકેશન માં માસ્કિંગ નું ઉદાહરણ જોયું છે કે જ્યારે આપણે પાછળની બાજુથી વેફર કોતરવું હોય ત્યારે આપણે સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડવું પડે છે અને પછી એક બારી બનાવી છે આપણે પાછળની બાજુએ બનાવેલી બારી કંઈક આ પ્રકારની છે અને પછી આપણે વેટ અથવા ડ્રાય કોતરણીનો ઉપયોગ કરીને કોતરણી કરી શકીએ છીએ આ મેં તમને છેલ્લા વર્ગમાં કહ્યું હતું જ્યારે તમે સિલિકોન ખોદતા હોવ ત્યારે આ ચોક્કસ સ્તર અથવા તેની નીચેની સિલિકોનને કંઈ થતું નથી આની નીચેનું સિલિકોન SiO2 છે અને પછી બાકીનું સેન્સર અહીં છે ટોચ પર

જ્યારે આપણે વેટ કોતરણી અથવા ડ્રાય કોતરણી કરીએ છીએ ત્યારે સિલિકોન કોતરવામાં આવશે જો તે ડ્રાય કોતરણી છે તો આપણી પાસે કંઈક સમાન માળખું હશે જો તે વેટ કોતરણી છે તો આપણે એક ડાયાફ્રેમ મેળવીશું જે આના જેવો દેખાય છે જ્યારે તમે વેટ કોતરણીનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે બનાવેલ આ ખૂણો 54 7 ડિગ્રી છે મુદ્દો એ છે કે જો આપણે SiO2 નો ઉપયોગ કરીએ છીએ તો અહીં આ સિલિકોન અસરગ્રસ્ત છે એટલે કે તે કોતરવામાં આવતું નથી જો તમે અહીં SiO2 નો ઉપયોગ કરો છો તો અહીંનું સિલિકોન કોતરવામાં આવતું નથી તેનો અર્થ એ કે આ સિલિકોન ડાયોક્સાઈડ ઓક્સાઈડને રક્ષણ આપવાનું કામ કરે છે તે આ સ્તરને કોતરવાથી બચાવે છે આ ઓક્સાઇડનો હેતુ શું હોઈ શકે છે બીજી રીત એ છે કે જ્યારે તમે પ્રસરણ સ્તર બનાવવા માંગો છો NNP પ્રકારના પ્રસરણ માં ચાલો કહીએ કે આ N પ્રકારનું વેફર છે અને તમે સ્રોત અને ડ્રેઇન માટે P પ્રકાર બનાવવા માંગો છો જો તમને યાદ હોય તો MOSFET માટે સ્રોત અને ડ્રેઇન ડોપન્ટ્સ થી બનેલા છે તમે સ્રોત અને ડ્રેઇન કેવી રીતે બનાવશો આ કિસ્સામાં સ્રોત અને ડ્રેઇન બનાવવા માટે આપણી પાસે N પ્રકાર સી ની ઉપર અને નીચે ઓક્સાઇડ હશે અને પછી આપણે બારી ખોલીશું જેનો અર્થ છે કે આપણે ફોટોલિથોગ્રાફી તકનીકનો ઉપયોગ કરીને ઓક્સાઇડ દૂર કરીશું સ્પિન કોટિંગ પ્રી બેકિંગ માસ્ક સાથે ખુલ્લું પાડવું માસ્ક ઉતારવું વિકસાવવું પોસ્ટ બેકિંગ અને પછી સિલિકોન ડાયોક્સાઇડને કોતરવું સિલિકોન ડાયોક્સાઇડને કોતરવા માટે આપણે BHF નો ઉપયોગ કરીએ છીએ એટલે કે બફર્ડ હાઇડ્રોફ્લોરિક એસિડ આ એસિડ છે જેનો ઉપયોગ આપણે સિલિકોન ડાયોક્સાઇડને કોતરવા માટે કરી શકીએ છીએ તેથી મુદ્દો એ છે કે જો મારી પાસે SiO2 છે અને જો હું સોર્સ અને ડ્રેઇન પ્રદેશને ફેલાવવા અથવા આયન રોપવા માંગુ છું તો હું આયન પ્રત્યારોપણ આ અથવા પ્રસરણની જેમ કરીશ આ વિસ્તાર જે ઓક્સાઇડથી સુરક્ષિત છે તે ફેલાશે નહીં કારણ કે ડોપન્ટ આ સિલિકોન ડાયોક્સાઇડમાં પ્રવેશી શકતો નથી અથવા સિલિકોન ડાયોક્સાઇડ સિલિકોનને ડિફ્યુઝ થવાથી બચાવશે કારણ કે તે માસ્ક તરીકે કામ કરશે તેથી મેં તમને 2 રીતો બતાવી છે એક આપણે સિલિકોન ડાયોક્સાઈડનો સેન્સરમાં માસ્ક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ એક સિલિકોન ડાયોક્સાઇડ છે જેનો ઉપયોગ તમે P અથવા N પ્રકારના સ્રોત અથવા ડ્રેઇનના ડોપિંગ દરમિયાન માસ્કનો ઉપયોગ કરી શકો છો તેથી જ જો SiO2 0 1 માઇક્રોનની આસપાસ હોય તો તે માસ્કિંગ ઓક્સાઇડ તરીકે પણ કામ કરી શકે છે તેથી પ્રથમ ભૂમિકા આપણે સિલિકોન ડાયોક્સાઈડ ફિલ્ડ ઓક્સાઈડ જોઈ છે સિલિકોન ડાયોક્સાઇડની બીજી ભૂમિકા માસ્કિંગ ઓક્સાઇડ છે સિલિકોન ડાયોક્સાઈડની ત્રીજી ભૂમિકા પેડ ઓક્સાઈડ માં પેડ તરીકે વાપરવાની છે

પછી આપણી પાસે ચોથી ભૂમિકા છે જે 10 નેનોમીટર અને 1 નેનોમીટરની વચ્ચે છે આપણે આનો ઉપયોગ ગેટ ઓક્સાઇડ અથવા ટનલિંગ ઓક્સાઇડ તરીકે કરી શકીએ છીએ જ્યારે આપણે સૈદ્ધાંતિક રીતે MOSFET ને સમજીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે 1 થી 10 નેનોમીટરની જાડાઈ સાથે ગેટ ઓક્સાઈડનું પાતળું પડ છે તે MOSFET ના પ્રકારને આધારે પણ બદલાઈ શકે છે અને ટેકનોલોજીની પ્રગતિ સાથે તે બદલાશે મુદ્દો એ છે કે જ્યારે આપણે MOSFET શીખીએ છીએ જ્યારે આપણે પાતળા સ્તર કહીએ છીએ ત્યારે તમે હંમેશા કહી શકો છો કે આ મૂલ્ય ની આસપાસ 1 અને 10 નેનોમીટરની વચ્ચે છે આમ થર્મલ ઓક્સિડેશન નો ઉપયોગ કરીને ઓક્સાઇડનું પાતળું પડ પણ ઉગાડી શકાય છે આગળનું પગલું શું છે 1 નેનોમીટર તમે પરિમાણો નું મહત્વ સમજો છો મેં તમને કહ્યું હતું કે એક જ માનવ વાળ ની જાડાઈ લગભગ 70 થી 100 માઈક્રોન છે 1 મિલીમીટર 1000 માઇક્રોન છે

માનવ વાળ લગભગ 70 થી 100 માઇક્રોમીટર છે જ્યારે આપણે 1 નેનોમીટર વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે અત્યંત પાતળું છે મૂળ ઓક્સાઇડ સાફ કરવાથી રાસાયણિક ઓક્સાઇડ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ જો આ કિસ્સો હોય તો જો તમે રાસાયણિક ઓક્સાઇડને મૂળ ઓક્સાઇડમાંથી સાફ કરવા માંગતા હોવ તો આપણી પાસે લગભગ 1 નેનોમીટરની જાડાઈ હોઈ શકે છે

આ થર્મલી ઉગાડવામાં આવતા ઓક્સાઇડ છે જ્યાં આપણે ઓક્સાઇડ ની જાડાઈ 1 નેનોમીટરથી 1 માઇક્રોન સુધી બદલી શકીએ છીએ હવે આપણે જમા ઓક્સાઈડ વિશે વાત કરીએ એક મેટલ સ્તરો અને STI વચ્ચે બેકએન્ડ ઇન્સ્યુલેટર છે મેટલ સ્તરો વચ્ચે બેકએન્ડ ઇન્સ્યુલેટરનો અર્થ એ છે કે જો મારી પાસે બે ધાતુઓ છે અને હું થોડો અલગ થવા માંગુ છું તો હું તેને કેટલીક ઓક્સાઇડ સામગ્રીથી અલગ કરીશ મારી પાસે ઓક્સાઇડ સામગ્રી સાથે અલગ છે જેથી તે 2 ધાતુઓ વચ્ચે અવાહક સામગ્રી તરીકે કાર્ય કરે છે અલબત્ત આ જમા થયેલા ઓક્સાઇડનું અન્ય ઓપરેશન ફરીથી માસ્કિંગ ઓક્સાઇડ તરીકે છે તેથી ત્યાં 2 વસ્તુઓ છે જે આપણે યાદ રાખવાની હતી એકને LPCVD કહેવામાં આવે છે લો પ્રેશર કેમિકલ વેપોર ડિપોઝિશન તે 1150 થી 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર હાથ ધરવામાં આવે છે આ સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડવા માટે છે થર્મલ ઉગાડવામાં ઓક્સાઇડ બીજાને PECVD કહેવામાં આવે છે PECVD પ્લાઝ્મા ઇનહાન્સડ કેમિકલ વેપોર ડિપોઝિશન છે આ 100 થી 400 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કરી શકાય છે LPCVDમાં જરૂરી તાપમાન 1150 ડિગ્રી સેન્ટીગ્રેડથી 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું જ્યારે PECVDમાં જરૂરી તાપમાન 100 થી 400 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે હોય છે એટલા માટે જ્યારે પણ આપણી પાસે તાપમાન પ્રત્યે સંવેદનશીલ સામગ્રી હોય છે એટલે કે જે ઉચ્ચ તાપમાનથી પ્રભાવિત થઈ શકે છે ત્યારે આપણે પ્લાઝ્મા ઇનહાન્સડ કેમિકલ વેપોર ડિપોઝિશન કરવા જઈ શકીએ છીએ ઊંચા તાપમાને નીચે સબસ્ટ્રેટ્સની ચિંતા નથી આપણે LPCVD નો ઉપયોગ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે સિલિકોન લઈએ તો તેને 1150 થી 1200 ડિગ્રી સેન્ટીગ્રેડમાં કંઈ થશે નહીં આપણને ખરેખર ચિંતા નથી કે તે નાશ પામશે પરંતુ જો તમારી પાસે એલ્યુમિનિયમ હોય જેના પર તમે ઓક્સાઇડ ઉગાડવા માંગો છો તો તમે 1150 અથવા 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓક્સાઇડ ઉગાડી શકતા નથી કારણ કે એલ્યુમિનિયમ પીગળી જશે તેથી મુદ્દો એ છે કે ત્યાં 2 પ્રકારના ઓક્સિડેશન છે એક જ્યારે આપણે તેને ઉગાડીએ છીએ એક જ્યારે આપણે તેને જમા કરીએ છીએ જ્યારે તમે તેને ઉગાડો છો ત્યારે તમારી પાસે ઉગાડેલા સિલિકોન ડાયોક્સાઇડની વિવિધ એપ્લિકેશન હોય છે જેમ કે ફિલ્ડ ઓક્સાઇડ માસ્કિંગ ઓક્સાઇડ પેડ ઓક્સાઇડ ગેટ ઓક્સાઇડ અથવા ટનલિંગ ઓક્સાઇડ કેમિકલ ઓક્સાઇડમાંથી કેમિકલ ઓક્સાઇડ અને પછી છેલ્લે તમારી પાસે મૂળ ઓક્સાઇડ સાફ કરવાથી છે પછી તમારી પાસે મેટલ સ્તરો અને માસ્કિંગ ઓક્સાઇડ વચ્ચે બેકએન્ડ ઇન્સ્યુલેટર છે તેથી આ IC ઉદ્યોગમાં સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ છે HF નો ઉપયોગ કરીને Si અને SiO2 વચ્ચે ખૂબ સારી કોતરણી પસંદગી જો મારી પાસે સિલિકોન પર સિલિકોન ડાયોક્સાઈડ હોય અને જો હું તેને HF અથવા બફર હાઇડ્રોફ્લોરિક એસિડ માં ડુબાડું તો આપણને માત્ર સિલિકોન જ મળશે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકોનને અસર કર્યા વિના કોતરવામાં આવશે સિલિકોનને અસર થશે નહીં

સિલિકોન ડાયોક્સાઇડ સામાન્ય ડોપન્ટ્સ માટે પ્રસરણ માસ્ક તરીકે કામ કરી શકે છે તેનો અર્થ શું છે ચાલો હું તમને તે અહીં બતાવીશ જો મારી પાસે એક સ્તર છે મારી હથેળી એક સ્તર છે અને આ હાર્ડ ડ્રાઈવ બીજો સ્તર છે અને આ સિલિકોન છે અને આ સિલિકોન ડાયોક્સાઈડ છે તો જો હું તમને આ બાજુ બતાવીશ તો શું થશે જે વિસ્તાર સિલિકોન ડાયોક્સાઈડથી ઢંકાયેલો છે જો હું તેને ફેલાવી દઉં તો તેની નીચેનો વિસ્તાર એટલે કે મારી હથેળીનો વિસ્તાર જેને સિલિકોન તરીકે ગણવામાં આવે છે પછી સિલિકોન ડાયોક્સાઈડથી આવરી લેવાયેલા વિસ્તારમાં સિલિકોન ફેલાશે નહીં તેનો અર્થ એ કે સિલિકોન ડાયોક્સાઇડ ડોપન્ટ માટે માસ્ક તરીકે કામ કરે છે હવે આપણે કયા પ્રકારનાં સામાન્ય ડોપન્ટ્સનો ઉપયોગ કરી શકીએ તેથી જો તમે સ્ક્રીન પર પાછા જાઓ છો તો તમે જોશો કે ત્યાં ઘણા સામાન્ય ડોપન્ટ્સ છે બોરોન ગેલિયમ ફોસ્ફરસ આર્સેનિક એન્ટિમોની અને આર્સેનાઇડ પછી તમે જોઈ શકો છો કે સિલિકોન ડાયોક્સાઈડ માસ્કિંગ માટે ઉચ્ચ તાપમાન ઓક્સાઈડ પર પ્રસરણ સામે પસંદગીયુક્ત માસ્ક પૂરો પાડી શકે છે જે લગભગ 0 1 થી 1 માઈક્રોન છે અહીં તમે માસ્કની જાડાઈ જોઈ શકો છો અને પ્રસરણ માટે સિલિકોન ડાયોક્સાઈડ વધારી શકો છો 900 ડિગ્રી પર તમારે આટલી જાડાઈની જરૂર છે અને જો તમે બોરોન અને ફોસ્ફરસ માટે 1200 ડિગ્રી મેળવવા માંગતા હો તો સિલિકોન ડાયોક્સાઇડ માટે કેટલી જાડાઈ જરૂરી છે આ ચોક્કસ સિલિકોન પર ડોપન્ટ માટે માસ્ક તરીકે કામ કરવું તમારા MOSFETs માટે તમારી N ચેનલ અને P ચેનલ બનાવવા માટે સૌથી સામાન્ય ડોપન્ટ્સ બોરોન અને ફોસ્ફરસ છે તેનો અર્થ એ છે કે હવે આપણે સમજી ગયા છીએ કે જ્યારે આપણે MOSFET વિશે વાત કરીએ ત્યારે સિલિકોન ડાયોક્સાઇડ અત્યંત મહત્વનો ભાગ છે તેથી જો તમે સ્લાઇડ પર પાછા આવો તો તમે જોશો કે ત્યાં 2 પ્રકારના ઓક્સિડેશન છે ડ્રાય ઓક્સિડેશન અને વેટ ઓક્સિડેશન જ્યારે તમે ડ્રાય ઓક્સિડેશન વિશે વાત કરો છો ત્યારે તમારી પાસે સિલિકોન છે જે ખૂબ ઊંચા તાપમાને 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વેફર છે જે થર્મલ ભઠ્ઠી માં ભરેલું છે હું તમને બતાવીશ કે ભઠ્ઠી કેવી દેખાય છે અને તમે ગરમ વેફર પર ઓક્સિજન પસાર કરો છો જે સિલિકોન છે પછી ઓક્સિજન સિલિકોન સાથે પ્રતિક્રિયા કરીને સિલિકોન ડાયોક્સાઇડ બનાવે છે તમે જુઓ અહીં આપણે સીધા ઓક્સિજનનો ઉપયોગ કર્યો છે આપણે પાણીની વરાળનો ઉપયોગ કર્યો નથી તેનો અર્થ એ કે આપણે ડ્રાય ઓક્સિડેશન ટેકનિકનો ઉપયોગ કર્યો છે જો મારી પાસે આડી નળી ભઠ્ઠીમાં ઊંચા તાપમાને સિલિકોન વેફર હોય અને જો હું પાણીની વરાળના રૂપમાં ઓક્સિજન દાખલ કરું તેનો અર્થ એ છે કે હું ઓક્સિજન લઈશ અને તેને બબલર મારફતે પસાર કરું છું જેમાં પાણી છે અને તે ગરમ છે તેથી પાણીની વરાળ મારા સિલિકોનમાં લઈ જવામાં આવશે તે કિસ્સામાં મારી પાસે પાણીની વરાળ સાથે સિલિકોન પ્રતિક્રિયા છે તેથી જ્યારે હું મારા સમીકરણને સંતુલિત કરું ત્યારે મારી પાસે શું હશે Si 2H2O 🡪 SiO2 2H2 આ તકનીકને વેટ ઓક્સિડેશન કહેવામાં આવે છે આ તકનીકને ડ્રાય ઓક્સિડેશન કહેવામાં આવે છે આમ આપણે 2 પ્રકારના ઓક્સિડેશન જાણીએ છીએ એક ડ્રાય ઓક્સિડેશન અને એક વેટ ઓક્સિડેશન આ બંને ઓક્સિડેશન 900 થી 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર કરવામાં આવે છે જ્યાં વેટ ઓક્સિડેશન ડ્રાય ઓક્સિડેશન કરતા 10 ગણો ઝડપી હોય છે ડ્રાય ઓક્સિડેશન ક્યાં વપરાય છે આ ડ્રાય ઓક્સિડેશન અને વેટ ઓક્સિડેશનનો ઉપયોગ છે પ્રથમ ચાલો ડ્રાય ઓક્સાઇડને સમજીએ ડ્રાય ઓક્સાઇડ આશરે 0 05 થી 0 5 માઇક્રોન પાતળા હોય છે અને ગેટ ઓક્સાઇડ માટે ઉત્તમ ઇન્સ્યુલેટર હોય છે જ્યારે ખૂબ પાતળા ગેટ ઓક્સાઇડ માટે આપણે ઓક્સિનાઇટ્રાઇડ્સ બનાવવા માટે નાઇટ્રોજન ઉમેરવું પડે છે આપણે વેટ ઓક્સિડેશનમાં જટિલતા વિશે ચિંતા કરવાની જરૂર નથી ડ્રાય ઓક્સિડેશનનો ઉપયોગ ગેટ ઓક્સાઈડ માટે થઈ શકે છે જ્યારે વેટ ઓક્સિડેશન માટે જાડાઈ 0 5 માઈક્રોનથી વધારે હશે પરંતુ 2 5 માઈક્રોનથી ઓછી હશે આમ તે ફિલ્ડ ઓક્સાઇડ અને માસ્કિંગ માટે સારો ઇન્સ્યુલેટર છે વેટ ઓક્સિડેશનનો ગેરલાભ એ છે કે ફિલ્મમાંથી હાઇડ્રોજન ગેસના પ્રસારને કારણે ઓક્સાઇડની ગુણવત્તા પીડાય છે જે ઇલેક્ટ્રોન પ્રવાહ માટે માર્ગ બનાવે છે તેનો અર્થ એ છે કે જો મારે ગેટ ઓક્સાઇડનું પાતળું પડ હોય તો હું વેટ ઓક્સિડેશનનો ઉપયોગ કરી શકતો નથી કારણ કે તેમાં પિન છિદ્રો હોઈ શકે છે જેના દ્વારા ઇલેક્ટ્રોન પ્રવાહ કરી શકે છે આ પિન છિદ્રો ફિલ્મમાંથી બહાર આવતા હાઇડ્રોજન ગેસ દ્વારા બનાવવામાં આવ્યા છે કારણ કે તમારી પાસે SiO2 અને 2H2 આપવા માટે Si 2H2O છે તેથી ગેટ ઓક્સાઇડના કિસ્સામાં આપણે ડ્રાય ઓક્સિડેશન માટે જવું જોઈએ જ્યારે ફિલ્ડ ઓક્સાઇડ અથવા માસ્કિંગ ઓક્સાઇડ માટે આપણે વેટ ઓક્સિડેશનનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો સ્લાઇડના આગલા ભાગ પર જઈએ હવામાં ઓરડાના તાપમાને સિલિકોન મૂળ ઓક્સાઇડ બનાવે છે તમે જોઈ શકો છો કે વોલ્યુમ વિસ્તરણ 2 2 ગણો અથવા 1 બાય 0 તેથી SiO2 સંકુચિત તણાવ ધરાવે છે આ માત્ર સમજણ છે કે આપણે સિલિકોનની ચોક્કસ જાડાઈ કેવી રીતે કરી શકીએ ખાસ કરીને સિલિકોન ડાયોક્સાઈડની અને ગણતરી દ્વારા તે 0 46 છે

હવે આપણે શું જોઈએ છીએ આપણે થર્મલ ઓક્સિડેશન પદ્ધતિઓ જોવી પડશે પ્રથમ ડ્રાય ઓક્સિડેશન બીજું વેટ ઓક્સિડેશન જ્યારે ત્રીજું તમારું પાઇરોજેનિક ઓક્સિડેશન છે તમામ કિસ્સાઓમાં જોવા મળતી સામાન્ય વસ્તુઓ ભઠ્ઠી અને આડી ટ્યુબ ભઠ્ઠી છે ટ્યુબ આડી દિશામાં છે તેથી જ તેને આડી ટ્યુબ ભઠ્ઠી કહેવામાં આવે છે જો ટ્યુબ ઉભી દિશામાં હોય તો ઉભી ટ્યુબ ભઠ્ઠી તે ઊંચા તાપમાને હોવું જોઈએ જો બબલર સામેલ હોય તો તે વેટ ઓક્સિડેશન છે જ્યારે જો બબલર સામેલ નથી તો તે ડ્રાય ઓક્સિડેશન છે આ સિસ્ટમ જુઓ જ્યાં આપણે જોઈએ છીએ કે પ્રથમ એક 3 ટ્યુબ આડી ટ્યુબ ભઠ્ઠી છે બીજી એક ઉભી ભઠ્ઠી છે કારણ કે તે ઉભી દિશામાં છે ઉભી ભઠ્ઠી એટલી લોકપ્રિય નથી અને આડી ભઠ્ઠી એ સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડવા માટે અત્યંત લોકપ્રિય ભઠ્ઠી છે આ આડી ભઠ્ઠીમાં 3 ઝોન તાપમાન છે તેઓ ઝોન 1 ઝોન 2 અને ઝોન 3 છે અને તેથી જ તેને મલ્ટી ઝોન તાપમાન નિયંત્રણ સાથે ત્રણ ટ્યુબ આડી ભઠ્ઠી કહેવામાં આવે છે આપણે ઝોનનું તાપમાન વ્યક્તિગત રીતે નિયંત્રિત કરી શકીએ છીએ તે આ ચોક્કસ અભ્યાસક્રમનો ભાગ નથી તેથી આપણે તેના વિશે ચિંતા કરતા નથી આપણે હમણાં જ સમજીએ છીએ કે સિલિકોન ડાયોક્સાઇડ વધવા માટે આપણે આડી ટ્યુબ ભઠ્ઠીનો ઉપયોગ કરીએ છીએ આ ચોક્કસ તકનીકને LPCVD પણ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે એક એન્જિનિયર વેફર લોડ કરી રહ્યો છે તમે ભઠ્ઠીમાં ભરેલા વેફરનો સમૂહ જોઈ શકો છો આ રીતે આડી ભઠ્ઠી અથવા ટ્યુબ ભઠ્ઠી દેખાય છે આપણે આ તસવીર પ્રોફેસર બો કુઇ એ આપેલા વ્યાખ્યાનમાંથી લીધી છે અને તે વોટરલૂ ના છે તેથી મેં તેની સ્લાઇડમાંથી આ ખાસ તસવીર લીધી છે તમે તેની સ્લાઇડ્સ અને તેની રજૂઆત પણ જોઈ શકો છો જે તમને સિલિકોન ડાયોક્સાઇડને વધુ સમજવામાં પણ મદદ કરશે હું હમણાં જ એક ભાગ લેવા માંગતો હતો જ્યાં તમે સમજી શકો કે થર્મલ ઓક્સાઇડ કેવી રીતે ઉગાડવામાં આવે છે તેથી તેથી જ આપણે આ ખાસ સ્લાઇડ લીધી છે અને અહીં તમે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તમારી પાસે સિલિકોન વેફર માટે ધારક છે અને તાપમાન 1100 થી 1200 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ અત્યંત ઊંચું છે તમારે આડી ટ્યુબ ભઠ્ઠીની અંદર વેફર લોડ કરવી પડશે જેમ તમે અહીં જોઈ શકો છો ત્યાં એક સિલિકોન લાકડી છે જેના દ્વારા તમે વેફરને અંદર ધકેલી શકો છો અહીં હીટિંગ કોઇલ ગેસ ઇનલેટ અને ક્વાર્ટઝ ટ્યુબ છે આ સામાન્ય રીતે ક્વાર્ટઝ ટ્યુબ છે અને ક્વાર્ટઝ ખૂબ ઊંચા તાપમાને ટકી શકે છે ક્વાર્ટઝ અથવા કાચમાંથી બનાવેલ ટ્યુબ્યુલર રિએક્ટર પ્રતિકાર દ્વારા ગરમ થાય છે જે કંઇ નથી પરંતુ હીટિંગ કોઇલ છે રિએક્ટરમાંથી ઓક્સિજન અથવા પાણીની વરાળ વહે છે અને 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની લાક્ષણિક વેગ સાથે સિલિકોન વેફર્સ પસાર કરે છે આ પાણીની વરાળનો વેગ છે જેને આપણે આડી ટ્યુબ ભઠ્ઠીની અંદર ભરેલા સિલિકોન વેફર્સમાંથી પસાર કરી શકીએ છીએ આ રીતે આપણે થર્મલ ઓક્સાઇડ ઉગાડી શકીએ છીએ તેથી મિત્રો હું આશા રાખું છું કે તમે આજે જે અભ્યાસ કર્યો છે તે તમે સમજી શકશો આપણે શું અભ્યાસ કર્યો છે SiO2 ની એપ્લિકેશન જોઈ 2 ઉદાહરણો જ્યાં આપણે સિલિકોન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી શકીએ એક બાયોસેન્સર છે જ્યારે બીજું MEMS આધારિત સેન્સર છે બંને કિસ્સાઓમાં આપણે સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ કર્યો છે આગળ મેં તમને IC ઉદ્યોગમાં સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ બતાવ્યો જ્યાં થર્મલ રીતે ઉગાડવામાં આવતા ઓક્સાઇડ અને જમા ઓક્સાઇડ હોય છે અને જાડાઈ બદલીને આપણે તેને ફીલ્ડ ઓક્સાઇડ માસ્કિંગ ઓક્સાઇડ ગેટ ઓક્સાઇડ અને પેડ ઓક્સાઇડ સહિત અનેક સ્તરો માટે લાગુ કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે સિલિકોન ડાયોક્સાઇડ હાઇડ્રોફ્લોરિક એસિડનો ઉપયોગ કરીને કોતરી શકાય છે અને પછી સામાન્ય ડોપન્ટ્સ વિશે જણાવતી વખતે સિલિકોન ડાયોક્સાઇડ સામાન્ય ડોપન્ટ્સ માટે પ્રસરણ માટે માસ્ક તરીકે કેવી રીતે કાર્ય કરી શકે છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડોપન્ટ્સ બોરોન અને ફોસ્ફરસ છે આપણે ડ્રાય ઓક્સિડેશન અને તે વેટ ઓક્સિડેશનથી કેવી રીતે અલગ છે તેની ચર્ચા કરી આપણે ચર્ચા કરી કે ઓક્સિડેશનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને જ્યાં આપણે ડ્રાય ઓક્સિડેશનનો ઉપયોગ કરીએ છીએ જ્યારે તમારી પાસે ગેટ ઓક્સાઇડ ઓક્સાઇડનું પાતળું પડ હોય ત્યારે આપણે ડ્રાય ઓક્સિડેશનનો ઉપયોગ કરીએ છીએ કારણ કે વેટ ઓક્સિડેશન ઇલેક્ટ્રોન માટે એક માર્ગ બનાવે છે જે પ્રવાહ કરી શકે છે જે તમારા સર્કિટમાં સમસ્યાનું કારણ બને છે એટલા માટે આપણે ગેટ ઓક્સાઇડ માટે વેટ ઓક્સિડેશનનો ઉપયોગ કરી શકતા નથી વેટ ઓક્સિડેશનનો ઉપયોગ ફીલ્ડ ઓક્સાઇડ માટે થઈ શકે છે પછી આપણે જોયું કે SiO2 સંકુચિત છે અને સંકુચિતની ગણતરી પણ કરે છે જો તમારી પાસે સિલિકોન ડાયોક્સાઇડની જાડાઈ કરતાં સિલિકોનની જાડાઈ હોય તો આપણે પરમાણુ SiO2 દ્વારા પરમાણુ વોલ્યુમ કેવી રીતે માપી શકીએ તેની ચર્ચા કરી જ્યાં આપણે આ સમીકરણ જોયું અને જાણવા મળ્યું કે તે 0 46 બરાબર છે પછી આપણે થર્મલ ઓક્સિડેશન પદ્ધતિઓ જોઈ જેમાં આડી ટ્યુબ ભઠ્ઠી અને ઉભી ટ્યુબ ભઠ્ઠીનો સમાવેશ થાય છે છેલ્લે આપણે એન્જીનીઅર આડી ટ્યુબ ભઠ્ઠીની અંદર વેફર કેવી રીતે લોડ કરી રહ્યા છે તેનો ફોટોગ્રાફ જોયો આપણને જાણવા મળ્યું કે ટ્યુબ ક્વાર્ટઝ થી બનેલી છે આપણે એ પણ જોયું કે ગેસ ઇનલેટ જ્યાંથી આપણે ગેસ રજૂ કરી શકીએ આપણી પાસે હીટિંગ કોઇલ હોઈ શકે છે અને ભઠ્ઠીની અંદર વેફરને વધુ આગળ ધપાવવા માટે આપણી પાસે સિલિકોન સળિયા હોઈ શકે છે આગળના વર્ગમાં આપણે જોઈશું કે PECVD નો ઝડપથી કેવી રીતે ઉપયોગ કરી શકાય છે અને ડિપોઝિશન ટેકનિક તરફ આગળ વધીશું કારણ કે MOSFETમાં તમારે થોડી ધાતુ જમા કરવી પડશે તમે આ ધાતુ કેવી રીતે જમા કરશો અત્યાર સુધી આપણે MOSFET માં સબસ્ટ્રેટ સિલિકોન અને ઓક્સાઇડ જોયા છે આગળ આપણે ધાતુનો સંપર્ક જોવો પડશે જે પછી આપણે લિથોગ્રાફી જોઈશું અને છેલ્લે MOSFET માટે પ્રક્રિયાના પ્રવાહને સમજીશું હું આશા રાખું છું કે તમે MOSFET માં થર્મલ ઓક્સાઇડની એપ્લિકેશન સમજી ગયા છો ખાસ કરીને ગેટ ઓક્સાઇડ અને ફિલ્ડ ઓક્સાઇડ થર્મલ ઓક્સિડેશન વેટ ઓક્સિડેશન તકનીક અને ડ્રાય ઓક્સિડેશન તકનીક દ્વારા કરી શકાય છે મહેરબાની કરીને આ વ્યાખ્યાનને સારી રીતે વાંચો અને જ્યાં સુધી આપણે MOSFET પ્રક્રિયાનો પ્રવાહ સમાપ્ત ન કરીએ ત્યાં સુધી થોડી ધીરજ રાખો એકવાર આપણે MOSFET પ્રક્રિયાના પ્રવાહ પર પહોંચી જઈએ અને જો તમને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો અથવા TA ને પૂછી શકો છો આપણે તમને તમારી જિજ્ઞાસા અને તમારા બધા પ્રશ્નો માટે સંભવિત ઉકેલ સાથે પાછા મળીશું ત્યાં સુધી કાળજી લો હું તમને આગામી વર્ગમાં જોઈશ